તેથી આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે પહેલાના ભાગમાં જે ચર્ચા કરી હતી જે આઇઆઇઓટી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ પરની હતી તે ચાલુ રાખીએ છીએ તેથી જો તમને યાદ હોય તો પાછલા વ્યાખ્યાનમાં આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મના વિવિધ ઉદાહરણો જે આઇઆઇઓટી દૃશ્યોમાં ઉપયોગી હતા અને ક્લાઉડ ના ઉપયોગની ઉપયોગિતા વિશે પણ વાત કરી હતી ક્લાઉડ કમ્પ્યુટિંગ તે શું છે અને ઔદ્યોગિક ઓટોમેશન આઇઆઇઓટીના સંદર્ભમાં તેની ઉપયોગીતા શું છે તેની વાત કરી હતી તેથી આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાન આગળ ચાલુ રાખવા જઈ રહ્યા છીએ અને આપણે આઇઆઇઓટી માટે ક્લાઉડ અને ક્લાઉડ આધારિત વિશ્લેષણોના ઉપયોગના બીજા કેટલાક ઉદાહરણો જોવા જઈશું જેથી પહેલાના વ્યાખ્યાનમાં આપણે કંપનીઓ જેવી કે જનરલ ઇલેક્ટ્રિક સિમેન્સ અને હનીવેલ વિશે વાત કરી હતી આ જુદા જુદા ઔદ્યોગિક સેવા પ્રદાતાઓ અને તેમના જુદા જુદા ઉકેલો છે જેમ કે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં પ્રીડિક્સ માઇન્ડસ્ફિયર અને હનીવેલ ઉકેલોની ચર્ચા કરી હતી અને તેનાથી બીજી ઘણી કંપનીઓ છે જે ઔદ્યોગિક આઇઓટી ઉકેલો માટે તેમના ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ સાથે આવી છે પરંતુ ત્યાં વિવિધ બીજી સોફ્ટવેર ડેવેલપમેન્ટ કંપનીઓ છે કે જેઓ તેમના આઇઓટી ઉકેલો અને ખાસ કરીને ક્લાઉડ આધારિત આઇઓટી ઉકેલો અને વિશ્લેષણો સાથે સંકલન કરી સાથે આવી છે જેથી આનાં ઉદાહરણો સી3 આઇઓટી અપટેક અને મેશિફાઇ છે તેથી ક્લાઉડ આધારિત વિશ્લેષણો માટે આઇઓટીના આ કેટલાક ઉદાહરણો છે અને આ સ્વતંત્ર સોફ્ટવેર ડેવેલપમેન્ટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે તેથી આપણે આમાંના દરેકને સમજીશું અને આપણે ઝડપથી તેની કેટલાક વિશેષતાઓ અથવા તેમની પાસેના લક્ષણોઓ તરફ નજર નાખીશું તેથી સી3 આઇઓટી મૂળભૂત રીતે એક પ્રકારનું પ્લેટફોર્મ આપે છે જે વિવિધ વિશ્લેષણો અને આગાહીમાં મદદ કરી શકે છે અને તે ક્લાઉડ આધારિત છે જેથી તે ક્લાઉડ આધારિત સેવાઓ છે જે વિશ્લેષણો આગાહી સહિત આ વિશિષ્ટ પ્લેટફોર્મ સુરક્ષિત છે અને ત્યાં યોગ્ય ઓથેંટીકેશન મિકેનિઝમ્સ ઓથોરાઇઝેશન મિકેનિઝમ્સ વગેરે છે જે અમલ કરવામાં આવી છે અને આ વિશ્લેષણો કે જેની હું C3 માં વાત કરું છું તે મૂળભૂત રીતે એઆઈ આધારિત મશીન લર્નિંગ આધારિત વિશ્લેષણો છે ઔદ્યોગિક સેટિંગમાં વિવિધ આવશ્યકતાઓ માટે વિવિધ સાધનો પૂરા પાડવામાં આવ્યાં છે અને આ ડેટા જેના આધારે વિશ્લેષણો થાય છે એ જેને આપણે સી3 ડેટા લેક કહીએ છીએ તે વસ્તુમાં સંગ્રહિત થાય છે જે મૂળભૂત રીતે આ તમામ અનસ્ટ્રકચડ ડેટાને સંગ્રહિત કરે છે જે આઇઆઇઓટીમાં નો કોઈ પ્રકારનો ફોર્મેટ બનાવીને જે રેસ્ટફુલ આર્કિટેક્ચર ફોર્મેટ તરીકે ઓળખાય છે તેથી આ આ બધા ડેટાને કેવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે તેથી આ ડેટા લેકમાં સંગ્રહિત ડેટા અનસ્ટ્રકચડ ડેટા છે જે આ ડેટા લેક માં સંગ્રહિત થાય છે ઉપરાંત ત્યાં વિવિધ શક્તિશાળી એઆઈ આધારિત વિશ્લેષણો આગાહીઓ છે અને આ રીતે બધું એક સાથે સુરક્ષિત પ્લેટફોર્મ છે અને સલામતી ઓથેન્ટિકેશન ઓથોરાઇઝેશનના યોગ્ય સ્તરો અને તેનાથી વધુના રૂપમાં આપવામાં આવે છે તેથી સી3 આઇઓટી પ્લેટફોર્મ સાધનોમાં ડેટા ઇન્ટિગ્રેટર આઈડીઇ ડેટા એક્સ્પ્લોરર એનાલિટિક્સ ડિઝાઇનર એક્સ મચિના ડેટા સાયન્સ નોટબુક ટાઇપ ડિઝાઇનર અને આના જેવા ઘણા અલગ અલગ ઘટકો છે જ્યાં સુધી તમને આ દરેક સાધનોને જાણવાનો રસ ના હોય ત્યાં સુધી હું આનું નામકરણ કરું છું મને લાગે છે કે આ દરેક સાધનો શું કરે છે અને તેના વિવિધ ઘટક શું છે તેના સંપૂર્ણ વિચાર મેળવવા માટે આ પૂરતું છે તેથી તેથી જ હું આ વિક્રેતાના વિશિષ્ટ સાધનોના દરેક ઘટકોની વિગતોમાં જતો નથી તેથી અન્ય વસ્તુઓ જેવી કે આઇઆઇઓટી માટેના સાસ સાધનો જેવા વિવિધ અન્ય સાધનો છે જેમાં પ્રીડીકટીવ મેન્ટેનન્સ ઇન્વેન્ટરી ઓપ્ટિમાઇઝેશન સપ્લાય નેટવર્ક એનર્જી મેનેજમેન્ટ ફ્રોડ ડિટેક્શન સેન્સર હેલ્થ મોનિટરિંગ અને તેનાથી વધુ તેથી આ સાધનોના આ બે વર્ગો છે જે સી 3 માં પૂરા પાડવામાં આવ્યા છે અપટેક એ બીજો ઉકેલ છે જે એન્ટરપ્રાઈઝ આવશ્યકતાઓની સગવડ કરવા માટેના વિશ્લેષણાત્મક ઉકેલ છે અને મૂળભૂત રીતે ઓછી કિંમતે ઉચ્ચ મૂલ્યની સેવાઓ આપે છે જે તેમનો ઉદ્દેશ જેનો હેતુ છે જેમાં મૂળભૂત રીતે ઓછા ખર્ચે ઉચા મૂલ્યવાન ઉકેલો પ્રદાન કરવા છે અને તેની શક્તિ અને લક્ષ્યો ઓળખવા માટે વેપાર ચર્ચાઓ દ્વારા વ્યવસાય કરવો આ જ અપટેક કરે છે તેથી આપણે જોઈએ કે અપટેક એકંદરે ઝડપી ઉન્નત વિશ્લેષણો વ્યવસાય અથવા એન્ટરપ્રાઇઝની આવશ્યકતાઓને પૂરા પાડવા વિશે વાત કરી રહ્યું છે અને તે ક્લાઉડ આધારિત અને અને ત્યાંની વિશિષ્ટ ઉદ્યોગ આધારિત આવશ્યકતાઓમાં તેનું લક્ષ્ય છે તેથી આ અપટેકનો સમગ્ર આર્કિટેક્ચરલ દૃશ્ય છે જેથી ત્યાં વિવિધ સ્તરો છે એક સ્તર મૂળભૂત રીતે ગ્રાહકના સંતોષ વિશે વાત કરે છે તળિયાનું સ્તર મૂળભૂત રીતે કસ્ટમર સેટિસ્ફેકશન વિશે વાત કરે છે કે જે સેવાઓ સુરક્ષિત કરવાની સ્માર્ટ સ્ટોરેજ પ્રદાન કરવાની કાનૂની મુદ્દાઓ નિયમો વગેરેનું પાલન કરતી આવશ્યકતાઓને પૂરી કરે છે બીજું સ્તર ટેક્નોલોજિકલ સપોર્ટ છે જે નોંધણી કરેલ વપરાશકર્તા સેવાઓ ઓટોમેશન ટેક્નોલોજિકલ એડવાન્સમેન્ટ ખરીદી અને વેચાણની સરળતાની વાત કરે છે અને ત્રીજો સ્તર મૂળભૂત રીતે સુધારેલ રિસોર્સ યુટિલાઈઝેશન વિશે વાત કરે છે કે જે પ્રતિકૃતિઓ ટાળવા ઉત્પાદનમાં વૃદ્ધિ અસરકારક ખર્ચ ગણતરી એ આ ચોક્કસ સ્તરના વિવિધ ગુણધર્મો છે આથી આ અપટેક હતું ત્રીજો એક મેશિફાઇ છે મેશિફાઇ એ એક આઇઓઓટી પ્લેટફોર્મ છે જે પ્રક્રિયાઓને ઝડપી વિકાસ ઝડપી ગોઢવણ વાસ્તવિક સમયમાં તમામ પ્રકારની મશીનરીની દેખરેખ પ્રક્રિયાઓ જુદા જુદા સાધનો વગેરેને મદદ કરે છે તેઓ જે ઉકેલો વિશે વાત કરે છે તે ઓછા ખર્ચે છે અને અહીં આ મેશિફાઇના વિવિધ ઘટકો છે એક ઘટક આ નાઉછે બીજો ઘટક ટ્રેકર છે અને ત્રીજો એક એન્ટરપ્રાઇઝ છે તેથી ચાલો આપણે એક ખૂબ જ ઉચ્ચ સ્તરેથી જોઈએ કે આમાંથી દરેક ઘટકો શું કરે છે અને તેઓ એકબીજાને સ્થાન કેવી રીતે આપે છે ચાલો માની લઈએ કે આ આપણું મેશિફાઇ છે હવે આ મેશિફાઇમાં આ વિવિધ ઘટકો છે નાઉ 1 છે જે એસેટ ટ્રેકિંગ વાસ્તવિક સમયમાં એસેટ ટ્રેકિંગ જેવા મુદ્દાઓની કાળજી લે છે કારણ કે વાસ્તવિક સમયમાં આઇઆઇઓટી એસેટ ટ્રેકિંગ જ મહત્વનું છે પછી આ એન્ટરપ્રાઇઝ ફૂલ સ્ટેક આઇઓટી સોલ્યુશન્સ ફ્લેક્સિબલ કન્ફિગ્યુરેશન સમર્થન કસ્ટમ નોટિફિકેશન સુવિધાઓ વિશે વાત કરે છે અને તેનાથી વધુ અને ત્રીજું આ ટ્રેકર છે જે ઝડપી ગોઢવણ વાસ્તવિક સમયમાં મેઇન્ટેનન્સ અને વિઝ્યુલાઇઝેશનની કાળજી લે છે આ મેશિફાઇ પ્લેટફોર્મના આ ત્રણ મુખ્ય ઘટકો છે જે ઉચ્ચ આઇઆઇઓટી આવશ્યકતાઓ માટે વિકસિત કરવામાં આવ્યા છે હવે ચાલો આ ક્લાઉડ પર આવીએ જેના પર અહીં આ વિશેષ વ્યાખ્યાન કેન્દ્રિત છે ક્લાઉડ ખૂબ મહત્વનું છે ક્લાઉડ વિવિધ વસ્તુઓ કરવામાં મદદ કરે છે તેથી ક્લાઉડ મૂળભૂત રીતે પ્રથમ ક્રમ લાવવામાં મદદ કરશે ડિવાઇસ મેનેજમેન્ટ હવે આ ડિવાઇસ મેનેજમેન્ટ શું છે ડિવાઇસ મેનેજમેન્ટ મૂળરૂપે ઉપકરણોનો વહીવટ કરવાની વાત કરે છે તેથી ચાલો હવે જોઈએ કે આ ડિવાઇસ મેનેજમેન્ટ શા માટે મહત્વપૂર્ણ છે જેથી આપણી પાસે આ ડિવાઇસ મેનેજમેન્ટ છે અને આ ડિવાઇસ મેનેજમેન્ટ શા માટે જરૂરી છે તેની જરૂરિયાતનાં ઘણાં કારણો છે ઉપકરણો ખામીયુક્ત હોઈ શકે છે ધોરણોમાં પરિવર્તન પણ થઈ શકે છે જે સમય સમય પર થઈ શકે છે સમયસર કેટલીક જરૂરીયાતોને પૂરી કરવાની જરૂર પડી શકે છે અન્ય ઘણા કારણોસર ડિવાઇસ મેનેજમેન્ટની પણ આવશ્યકતા છે ઉદાહરણ તરીકે મોટા અથવા અન્ય વિશાળ સંખ્યામાં ઉપકરણોની એકસાથે સંભાળ રાખવી જે ઔદ્યોગિક આઇઓટી ઉકેલોમાં વિશિષ્ટ છે અને છેલ્લે અહીં હું સુરક્ષા વિશે વિચારી શકું છું તેથી સલામતી ઓફરીંગ જેથી કઈ પણ આપણે ડિવાઇસ મેનેજમેન્ટથી કરીએ છીએ તે આપણે એકંદરે ઉપકરણોને અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખીએ છીએ જે સૌથી મહત્વની બાબત છે તેથી આ બધાને પૂરી પાડવી એ જરૂરી છે અને તે જ ત્યાં ડિવાઇસ મેનેજમેન્ટ મદદરૂપ થાય છે તેથી આ ડિવાઇસ મેનેજમેન્ટ માટે ક્લાઉડ આધારિત ઉકેલો ઉપયોગી થશે તેથી આપણને શા માટે ક્લાઉડ આધારિત ઉકેલોની જરૂર છે ક્લાઉડ આધારિત ઉકેલો આપણને વિવિધ વિવિધ બાબતોમા મદદ કરશે તેથી ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ શા માટે ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટમાં વિવિધ સુવિધાઓ છે નંબર 1 છે તે કાર્યક્ષમ જોગવાઈ અને ઓથેન્ટિકેશનમાં મદદ કરશે તેની ઓથેન્ટિકેશન કરવાની અસરકારક રીત ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ કાર્યક્ષમ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સમાં મદદ કરશે કારણ કે જો તે ક્લાઉડ આધારિત છે તો અમે વિશ્લેષણોને વધુ કાર્યક્ષમ રીતે ચલાવી શકશો અને તે ક્લાઉડમાં થઈ શકે છે જેથી ક્લાઉડ આપણને આવશ્યક પ્રોસેસિંગ પાવર પ્લસ સ્ટોરેજ વગેરે આપશે તેથી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ વગેરે માટે આ વાસ્તવિક સમયમાં વિશ્લેષણો વગેરે ચલાવવા જો તે ક્લાઉડ આધારિત હોય તો વધુ સક્ષમ બનશે તેથી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ માટે ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ નંબર 3 એ અદ્યતીકરણ અને જાળવણીની કાર્યક્ષમ રીત છે નંબર 4 એ રૂપરેખાંકન અને નિયંત્રણની કાર્યક્ષમ રીતનો મુદ્દો છે નંબર 5 જો કોઈક ઉપકરણને દૂર કરવા ઉપકરણ ઉમેરવા ઉપકરણ બદલવા જેની કેટલીકવાર આવશ્યકતા હોય તો એક ઉપકરણ દૂર કરવા માટે અને તેનાથી વધુ છે જેથી તે પણ સરળ બનાવવામાં આવે છે તેથી ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ આઇઆઇઓટી ડિવાઇસ મેનેજમેન્ટની સહાયથી કોઈ ઉપકરણને દૂર કરવા અથવા તેનાથી વધુ કાર્યક્ષમ સાથે બદલી શકાય છે તેથી વિવિધ કંપનીઓ છે જે તેમના ઉકેલો સાથે આવી છે જેમ કે રોબર્ટ બોશ પાસે પોતાના ઉકેલો છે જેમ કે એમેઝોન જેવી કંપનીઓ પાસે તેમની એડબ્લૂએસ છે અને આઇઆઇઓટીની આવશ્યકતાઓ માટેના વિશિષ્ટ ઉકેલો પણ છે પછી આપણી પાસે આઈસીપી છે પછી વેરિઝિક છે અને તેનાથી વધુ તેથી આ કંપનીઓ છે જેમાની આ કેટલીક કંપનીઓ છે બીજી એવી ઘણી કંપનીઓ છે જે ક્લાઉડ આધારિત ઉપકરણ સંચાલન માટે ક્લાઉડ આધારિત ઉકેલો પ્રદાન કરે છે હવે ચાલો આપણે જેની ચર્ચા પહેલા કરી હતી તેના પાર પાછા જઈએ તેથી આપણે સમજ્યાં છીએ કે ડિવાઇસ મેનેજમેન્ટ ખૂબ મહત્વનું છે કારણ કે આપણે આઇઆઇઓટી દૃશ્યોમાં વિશેષ આઇઆઇઓટી ગોઠવણ દૃશ્યમાં મોટી સંખ્યામાં ઉપકરણો મોટી સંખ્યામાં ઉપકરણોની સંભાળ લેતા ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ અને આપણે તેમની રૂપરેખાંકન જોગવાઈ ખામી સુરક્ષાની વિવિધ આવશ્યકતાઓની કાળજી લેવી પડશે અને તેનાથી આગળ અને આગળ તેથી આ ઇકોસિસ્ટમ એકંદરે ખૂબ જટિલ છે અને આપણે કોઈક પ્રકારનાં ઉકેલની જરૂર છે જો તે ક્લાઉડ આધારિત હોય તો આપણે જોયું છે કે તેના કરવાથી શું ફાયદા થાય છે અને એકંદરે ક્લાઉડ આધારિત ઉપકરણ ડિવાઇસ મેનેજમેન્ટ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે ગ્રાહકોને વિવિધ આકર્ષક સેવાઓ આપવા માટે તેથી આપણે એ પહેલાથી જોઈ લીધેલ કે ડિવાઇસ મેનેજમેન્ટની જરૂરિયાતો અને તેની જુદા જુદા કાર્યો અને આ ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ ઉકેલ શા માટે જરૂરી છે તેથી આ કેટલીક સુવિધાઓ છે જે ક્લાઉડ પ્લેટફોર્મ સેવા પ્રદાતાઓએ ડિવાઇસ મેનેજમેન્ટ માટે રજુ કરવી જોઈએ પ્રોવીસીનીંગ અને ઓથિન્ટિકેશન જે આપણે પહેલાથી જોયું છે ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ અને મેઇન્ટેનન્સ અપડેટ્સ સિક્યુરિટી પેચીસ મેઇન્ટેનન્સ ડિવાઇસ ડિક્મમિશનિંગકોન્ફીગ્યુરેશન કંટ્રોલ આ વિવિધ વસ્તુઓ છે જે ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ ઉકેલ પ્રદાન કરે છે આમાંની આ કેટલીક કંપનીઓ છે જેનો ઉલ્લેખ મેં બોશના આઇઓટી રિમોટ મેનેજરBosch's IoT Remote Manager એડબ્લ્યુએસ માટે એમેઝોનના આઇઓટી ડિવાઇસ મેનેજમેન્ટAmazon's IoT Device Management વેરિઝિકના ક્લાઉડ મેનેજમેન્ટ સ્યુટVerismic's Cloud Management Suite આઈસીપીના આઇઓટીસ્ટારICP's IoTstar સોફ્ટવેર એજીના કમ્યુલોસિટીSoftware AG's Cumulocity અને તેનાથી આગળ ઘણા અન્ય ક્લાઉડ આધારિત ડિવાઇસ મેનેજમેન્ટ ઉકેલ છે આગળની વસ્તુ એ સર્વિસ લેવલ એગ્રીમેન્ટ છે તેથી સર્વિસ લેવલ એગ્રીમેન્ટ અથવા એસ એલ ખાસ કરીને જ્યારે તમે ક્લાઉડ વિશે વાત કરો છો ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી એસ એ કોની વચ્ચે કઈ સેવાઓ પ્રદાન કરવામાં આવશે તે વિશેના પ્રદાતા અને સેવાના ગ્રાહકો વચ્ચે એસ તેથી ક્લાઉડ સેવા પ્રદાતા અને ક્લાઉડ સેવા ઉપભોક્તા કે જે મૂળભૂત રીતે કંપનીઓ છે જે આ વિવિધ સેવાઓ આઇઆઇઓટી ઉકેલો જે ક્લાઉડ આધારિત છે તેનો ઉપયોગ કરી રહી છે અને તેનાથી વધુ તેથી વાસ્તવિક સમય ઘણી આઇઆઇઓટી એપ્લિકેશનો છે જ્યાં સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમારે કેટલાક પ્રકારના એસ રાખવાની જરૂર છે જેથી ત્યાંની વિશિષ્ટ આવશ્યકતાઓને પૂરી કરશે અને ક્લાઉડ સેવા પ્રદાતા સાથેના કરાર મુજબ સેવાઓ પ્રદાન થવી જોઈએ જેથી તે એક પ્રકારનું વચન છે કેટલાક ઓપચારિક કરાર દ્વારા કંઈક આપવાનું વચન જે પ્રકૃતિમાં કાયદેસર હોય છે તેથી એસએલએ મૂળભૂત રીતે ઔદ્યોગિક ગ્રાહકોને ક્લાઉડ પ્રદાતાઓ સેવાઓ તરીકે શું અને કેવી રીતે આપે છે તે તપાસવામાં મદદ કરે છે તેથી આ કેટલી સારી સેવાઓ છે જે આ એસ છે અને આની માપણી મહત્વપૂર્ણ છે તેથી એસ ની વિવિધ લક્ષણો છે એસ ખૂબ સરળ સાદું અને તેનાથી વધુ છે પરંતુ મીનિંગફુલ એસ માં કેટલીક સારી લાક્ષણિકતાઓ હશે જે લાક્ષણિકતાઓ ઇચ્છનીય હોય છે તેથી આ કેટલીક જુદી જુદી લાક્ષણિકતાઓ છે જે તમે તમારી સામે જોઈ શકો છો એક સારૂ એસ એ પ્રાપ્ત કરી શકાય તેવું કંઈક હોવું જોઈએ જે એક સ્વપ્ન નથી અને જેથી તે જરૂરી સમયગાળામાં થઈ શકતું નથી બીજું કે ગુડ એસએલએ અર્થપૂર્ણ હોવા જોઈએ તે અસ્પષ્ટ હોવા જોઈએ નહીં તે ચોક્કસ અર્થપૂર્ણ પ્રમાણમાં હોવા જોઈએ કારણ કે માત્ર તે જો જથ્થાબંધમા હોય તો તે માપી શકાય છે અને તમે આ વિવિધ માપી શકાય તેવા જથ્થાને આધારે કેટલીક આવશ્યકતાઓ અને કાયદાકીયતા વગેરેનો અમલ કરી શકો છો ચોથું એ છે કે એક ગુડ એસએલએ નિયંત્રિત કરવા યોગ્ય હોવું જોઈએ પાંચમું એ છે કે તે પરસ્પર સ્વીકાર્ય હોવું જોઈએ જે એકદમ સહેલાઇથી સમજી શકાય તેવું હોવું જોઈએ અને તે પોસાય તેવું હોવું જોઈએ તેથી આ એક ગુડ એસએલએની છ જુદી જુદી લાક્ષણિકતાઓ છે જ્યારે આપણે ખાસ કરીને ઔદ્યોગિક સેટિંગ આઇઆઇઓટી આધારિત સેટિંગમાં ક્લાઉડ વિશે વાત કરીએ છીએ ત્યારે તેથી ચાલો હવે ફરી એક નજર કરીએ અને આપણે જે ચર્ચા કરી છે તેની ફરી એક વાર જોઈ લઈએ તેથી ચાલો આપણે જોઈએ કે આપણી પાસે આ આઇઆઇઓટી ઉકેલ છે જેથી આપણી પાસે આ આઇઆઇઓટી ક્લાઉડ સેવા પ્રદાતા છે તેથી આ કલાઉડ પ્રદાતા ઔદ્યોગિક ગ્રાહક સાથે એસ હસ્તાક્ષર કરશે તેથી આ એસ માં આપણે મૂળભૂત રીતે આપણે જોયું છે કે જુદા જુદા ધ્યેયો સમય યોજના વિતરણની સૂચિ અને બજેટ વિશેની વિશેષતા હોય છે તેથી આ તે છે જે ક્લાઉડ આધારિત આઇઆઇઓટી ઉકેલોમા થવું જોઈએ જે ઔદ્યોગિક ગ્રાહકોને આપવામાં આવે છે તેથી એસ આ વિવિધ આવશ્યકતાઓ અને સુવિધાઓ ત્યાં પૂરી કરી શકે છે તેથી ચાલો આપણે આગળ વધીએ અને વધુ જોઈએ કે આઇઆઇઓટીમા એસ ની વર્તમાન સ્થિતિ અને તેનું ભાવિ તેથી આઇઆઇઓટીમા એસએલએ કમ્પ્લાયડ ક્લાઉડ સેવાઓ હજી પણ શિશુ તબક્કામાં છે કારણ કે આઇઆઇઓટી પોતે જ બાલ્યાવસ્થામાં છે જોકે ત્યાં કટકાઓ અને ટુકડાઓ છે જે ખાસ કરીને સ્વચાલિત દૃષ્ટિકોણથી પહેલેથી અમલમાં મૂકવામાં આવ્યા છે પરંતુ ક્લાઉડ આધારિત આ પ્રકારના ઉકેલો ખાસ કરીને એસ તમે જોશો કે મોટાભાગના કેસોમાં તે વધારે પરિપક્વ નથી તેથી આ સમયે પ્રદાન કરવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં ઘણાં પરસ્પર નિર્ભરતાઓ હોય છે તેથી જ તે હજી પણ તેના શિશુ તબક્કામાં છે આઇઆઇઓટીની પદ્ધતિઓ અને માળખાઓ સારી રીતે વિકસિત નથી ઔદ્યોગિક સંદર્ભમાં એસ નું જીવનચક્ર સંચાલન સ્પષ્ટ નથી અને ગ્રાહકો અને પ્રદાતાઓ બંને માટે એસ અમલીકરણ નીતિઓનો અભાવ પણ હાલમાં સ્પષ્ટ દેખાય છે જેથી એસ અમલીકરણ નીતિઓનો ત્યાં અભાવ છે તેથી આઇઆઇઓટી માટે એસ નું સમર્થન ખાસ કરીને વ્યવસાયિક મોડેલના દૃષ્ટિકોણથી નિર્ણાયક છે તેથી જ્યારે પણ આપણે એસ મા આઇઆઇઓટી માનકકરણના ભવિષ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ બધા જુદાં કમીઓને ધ્યાનમાં લેવી પડશે અને ભવિષ્યમાં તેમને સંબોધિત કરવાનો પ્રયાસ કરવો પડશે જેનાથી તે વ્યવસાય વાટાઘાટ પ્રક્રિયામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ આવશ્યકતા બની જશે તેથી આઇઆઇઓટી માટે યોગ્ય ક્લાઉડ વિક્રેતા પસંદ કરવો જરૂરી છે ત્યાં વિવિધ ક્લાઉડ આધારિત આઇઆઇઓટી ક્લાઉડ આધારિત ઉકેલોના પહેલાથી જ પ્રદાતાઓ છે તેથી યોગ્ય વિક્રેતાની શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ચોક્કસ ઉદ્યોગની ચોક્કસ આવશ્યકતાઓને પૂર્ણ કરે તેથી એક ચેકલિસ્ટ મૂળભૂત રીતે આઇઆઇઓટી માટે યોગ્ય ક્લાઉડ વિક્રેતાને ઓળખવાનો પ્રયાસમા મદદ કરશે તેથી સ્કેલેબિલીટી સમર્થન જેવા મુદ્દાઓને ધ્યાનમા લઈને આ ચેકલિસ્ટ અહીં આપવામાં આવ્યુ છે જેથી ક્લાઉડ વિક્રેતા કે જેને તમે પસંદ કરવા માંગો છો શું તે સ્કેલેબિલીટી માટે સમર્થન આપે છે કે નથી તેનો અર્થ એ છે કે જો તમારી ગતિશીલતા હોય જો તમારી આવશ્યકતાઓમાં વધારો થયેલ હોય આ વિવિધ કોમ્પ્યુટેશનલ સંસાધનોની દ્રષ્ટિએ તો શું ક્લાઉડ વિક્રેતા આ એક નંબરને સમર્થન આપશે કે નહીં નંબર બે એ બેન્ડવિડ્થ આવશ્યકતા છે જે કમ્યુનિકેશન પ્રોટોકોલ ને સારી રીતે સમજે છે કે જે સમર્થન આપે છે એમક્યુટીટી એએમક્યુપી એચટીપીપી અથવા અન્ય પ્રોટોકોલને તેથી કયા વધુ સમર્થિત છે એમક્યુટીટી વધુ સામાન્ય છે પરંતુ તે પછી એએમક્યુપી પણ આવી રહ્યું છે અને તેનાથી આગળ તેથી તે કયા કયા છે જે ક્લાઉડ વિક્રેતા દ્વારા સમર્થિત છે અને આમાંથી કયા પ્રોટોકોલ તમને તમારી વિશિષ્ટ આવશ્યકતાઓને પૂરા કરવામાં મદદ કરશે જે તમારા આઇઆઇઓટી ઉકેલો માટે છે જે તમે ગોઠવણ કરવા માંગો છો અથવા તેની પહેલેથી જ જમાવટ થયેલ છે સુરક્ષા જેની મારે વધુ વિસ્તૃત કરવાની જરૂર નથી આંતરવ્યવહારિકતા પણ સમાન છે એજ ઇન્ટેલિજન્સ લક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી એજ ઇન્ટેલિજન્સ જેથી આ ક્લાઉડ આધારિત ઉકેલો ચોક્કસ એજ ઇન્ટેલિજન્સ આપે છે કે કેમ તેનો અર્થ એ છે કે જ્યાં પણ ડેટા સંગ્રહના બિંદુની નજીક છે મશીનો કે જેઓ પાસે આ આઇઓટી ઉપકરણો છે તે આ બધા ડેટાને દૂરસ્થ ક્લાઉડ પર મોકલે છે કે જેમાં ઘણો સમય લાગે છે વગેરે ડેટા મોકલવા માટે અને પ્રક્રિયા કરવા અને વાસ્તવિક અર્થને પાછા આપવા અથવા કેટલાક વિશ્લેષણો કે જે એજ ઇન્ટેલિજન્સ પર કરી શકાય છે તેનો અર્થ લોકલ ગેટવે અથવા હબ અથવા કંઈ પણ તેથી તે જીવનને વધુ ઝડપી બનાવે છે પરંતુ તે જ સમયે દરેક વસ્તુની એજ પર પ્રક્રિયા કરી શકાતી નથી તેથી આખરે તેમાંથી કેટલાકને દૂરથી ક્લાઉડ પર કરવું પડશે તેથી એજ ઇન્ટેલિજન્સ લક્ષણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ વગેરે કેટલાક વિવિધ પરિમાણો છે જે આઇઓઓટી માટે યોગ્ય ક્લાઉડ વિક્રેતાને પસંદ કરવા માટે ધ્યાનમાં લઈ શકાય છે તેથી ક્લાઉડ આધારિત અભિગમમાં મર્યાદાઓ એ છે કે આપણે આઇઓઓટીના કિસ્સામાં એક દૃશ્ય વિશે વાત કરી રહ્યા છીએ આપણે મોટી સંખ્યામાં આઇઓઓટી ઉપકરણો આઇઓઓટી ઉપકરણોથી સજ્જ મશીનો મોટી સંખ્યામાં મશીનોના દૃશ્યો વિશે વાત કરી રહ્યા છીએ જેથી સેન્સર એક્ટ્યુએટર્સ અને તેથી આગળ અને આગળ અને વિશાળ વેગ પર આવતા બીગ ડેટાની સપ્લાયમાં ઘણી વિવિધતા છે બીગ ડેટા મૂળભૂત રીતે બીગ ડેટાની લાક્ષણિકતાઓ છે અને શું તમારા ક્લાઉડ આધારિત ઉકેલો તેમની જરૂરિયાતોને પૂર્ણ કરી શકશે કે નહીં આ પ્રકારની આવશ્યકતાઓને તેથી જો આપણે ક્લાઉડ પર બધું મોકલી રહ્યાં છો દેખીતી રીતે વોલ્યુમના મુદ્દાની કાળજી લેવી તે સારું છે પરંતુ વેગ ખાસ કરીને વાસ્તવિક સમયમા ઝડપી પ્રક્રિયા વગેરેજે મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ત્યાં વિલંબ થાય છે તમે બધું જ ક્લાઉડ બેકએન્ડ પર મોકલવા માંગો છો જે કદાચ સર્વર છે તેના પર પ્રક્રિયા કરવામાં આવશે જે ખંડસ્થિત છે જેથી આ બદલામાં સમગ્ર વિલંબને અસર કરશે પ્રસારમા વિલંબ પેકેટમાં વધારો કરે છે જે મશીનમાંથી ડિવાઇઝથી તે ક્લાઉડમા મોકલવામાં આવે છે અને તે ત્યાં પણ પ્રક્રિયા પણ કરે છે અને પછી ફરીથી પાછા પરિણામ યુઝર એન્ડ પર મેળવવામા આવે છે જે ફરીથી સમય વધારશે તેથી જો ત્યાં બધું ક્લાઉડ આધારિત છે બેન્ડવિડ્થની આવશ્યકતાઓ વધારે હશે કારણ કે આપણે આ તમામ બીગ ડેટાની લાક્ષણિકતાઓ વિશાળ વોલ્યુમ ઉચ્ચ વેગ વિવિધતા અને તેનાથી વધુ વિશે વાત કરી રહ્યા છો જેથી આપણી પાસે ચેનલ પણ ઉચ્ચ ક્ષમતાવાળી ઉચ્ચ બેન્ડવિડ્થની હોવી જોઈએ મોટા નેટવર્કની આવશ્યકતા છે અને સ્કેલેબલ સલામતીની જરૂરિયાત છે ક્લાઉડ આધારિત આઇઓઓટી ઉકેલોમાં આમાંની કેટલીક મર્યાદાઓ છે તેથી જ લોકો આ જુદા જુદા અન્ય ઉકેલો વિચારી રહ્યા છે જેથી સંપૂર્ણરીતે કેન્દ્રિયકૃત ક્લાઉડ આધારિત ઉકેલો છે જેની આપણે વાત કરી અને તેઓ ઘણી મર્યાદાઓથી પીડાય છે જે આપણે પહેલાથી જોયું છે હવે લોકો વિકેન્દ્રિત અભિગમ વિશે વાત કરી રહ્યા છે જે ક્લાઉડ પરના કેટલાક ભારને ઘટાડશે અને કેટલીક વસ્તુઓની પ્રક્રિયા એજ પર કરીને આપણું જીવન ઝડપી બનાવશે તેથી તે એક એજ પર આંશિક ક્લાઉડ જેવું છે અને જેમ જેમ ઉપકરણોની વધારે નજીક જઈએ કે જ્યાંથી આ ડેટા ઉદ્ભવ થાય છે અને વાસ્તવિક સમયમાં કાર્યોની વ્યવહારક્ષમતા વધારે ગતિશીલતાને સમર્થન આપે છે આ કેટલાક ક્લાઉડ આધારિત કેન્દ્રિત અભિગમો છે અને જે આ જુદા જુદા તત્વો અને જુદી જુદી અન્ય લાક્ષણિકતાઓથી પીડાય છે ઇચ્છનીય લાક્ષણિકતાઓ જેવી કે ગતિશીલતાને સમર્થન વાસ્તવિક સમયમાં કાર્યોની વ્યવહારક્ષમતા જરૂરી છે અને તેનાથી વધુ તેથી જો આપણે ઉદ્યોગ 4 0 વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે અગાઉના ઘણા વ્યાખ્યાનોમા તેના વિશે ચર્ચા કરી હતી તેના પર એક નજર નાખીએ જેમાં આપણે ઉદ્યોગ 4 મા ઉદ્દેશ્યો જેવા કે મજબૂત ઉકેલો ઉચા ઉત્પાદન ગ્રાહકોનો સંતોષ વિસ્તૃત સુરક્ષા સુધારેલા પ્રદર્શન અને અન્ય હેતુઓ છે અને આગળ આ કેટલાક આ વિવિધ ઉદ્યોગ 4 0 ના ઉદ્દેશો છે તેથી આઇઆઇઓટીની દ્રષ્ટિથી આ આવશ્યકતાઓનો ધ્યેય મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ નિર્ણયો એ ઉંચી કાર્યક્ષમતા અને પ્રાપ્યતા સાથે આઇઆઇઓટીની મદદથી વિશ્લેષણ અને આગાહીની આતરદૃષ્ટિ પણ થઇ શકે છે ઉપકરણોથી જોડાયેલ દુનિયા સિસ્ટમ્સ ઉત્પાદનો વાતાવરણની સ્થાપના થઇ શકે છે જોડાયેલ આઇઆઇઓટી જોડાયેલ મશીનરી આ મશીનરીઓ પર જોડાયેલ આઇઆઇઓટીના સાધનો અને તેથી વધુ દરેક ક્ષેત્રમાંથી ડેટા સંગ્રહ કરવો અને તેના ફાયદાઓની સંપત્તિનું શોષણ કરવા વિશ્લેષણો કરવા આ આઇઆઇઓટી દ્રષ્ટિકોણની કેટલીક આવશ્યકતાઓ છે તેથી આ ઉકેલો એ કેન્દ્રીયકૃત ક્લાઉડની સાથે અમુક પ્રકારના વિકેન્દ્રિત અથવા વિતરિત અભિગમનો છે જે કેટલાક સમય સંવેદનશીલ ડેટાને સંચાલિત કરવામાં મદદ કરશે જ્યાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે કેટલાક ઝડપી પ્રતિક્રિયાઓ લેવાની રહે છે અને કેટલીક પ્રક્રિયાઓ ઝડપથી કરવી પડશે જેવી કે ક્લાઉડ પર બધું મોકલવાને બદલે જે એકંદરે વિલંબમાં વધારો કરે છે તેથી પ્રોસેસીંગમાં શીઘ્રતાના જેવું ઓછામાં ઓછા કેટલાક સ્તરે જે તમારો ઉકેલ આવી રહ્યો છે એ કંઈક ફોગ છે તેથી ફોગ એ એક ઉભરતી તકનીક છે જે આ કેટલીક પ્રક્રિયાને ડેટાની ઉત્પત્તિના સ્થાનની નજીક કરવામાં મદદ કરે છે અને બાકીની પ્રક્રિયા ક્લાઉડ પર થઈ શકે છે તેથી ફોગ કમ્પ્યુટિંગ મૂળભૂત રીતે એજ સ્તર અને ક્લાઉડ સ્તર વચ્ચે એક વધારાનું સ્તર પ્રદાન કરે છે જો કે એ ધ્યાનમાં રાખો કે ફોગ બધું કરી શકતું નથી તે તમારી બધી સમસ્યાઓ હલ કરી શકતું નથી ફોગ સ્તર બધી પ્રક્રિયા નથી કરી શકતુ તે અન્યથા ક્લાઉડ પર કરવામાં આવશે તેથી આ કેટલાક કાચા ડેટાની માત્ર કેટલીક અર્થપૂર્ણ પ્રક્રિયા તે ખરેખર કલાઉડ પર મોકલવામાં આવે તે પહેલાં અને તે પણ કેટલીક પ્રક્રિયા તે ફોગ પર કરવામાં આવે છે અને તે ખૂબ ઝડપથી કરવામાં આવે છે તેથી બુદ્ધિશાળી ઉપકરણો એજ પર ગોઠવવામાં આવે છે બુદ્ધિશાળી કમ્પ્યુટિંગ અથવા ફોગ નોડ જેવા ઉપકરણો જેને ફોગ નોડ તરીકે ઓળખવામાં આવે છે તે તૈનાત કરવામાં આવે છે જે ડેટાનું ફિલ્ટરિંગ ડેટાનું એગ્રિગેશન ડેટાના ટ્રાન્સલેશન જેવી વિવિધ સેવાઓ પ્રદાન કરી શકે છે અને તેનાથી વધુ તેથી આની સાથે આપણે આઇઆઇઓટી સાકલ્યવાદી રીતે અગાઉના વ્યાખ્યાન માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ પરના વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ આપણે ક્લાઉડની વિવિધ લાક્ષણિકતાઓ જોઇ છે આપણે ક્લાઉડની જરૂરિયાતો પર ધ્યાન આપ્યું છે કે ક્લાઉડ આધારિત ઉકેલો શા માટે જરૂરી છે ક્લાઉડ આધારિત વિશ્લેષણાત્મક ઉકેલો શા માટે જરૂરી છે અને તે કેવી રીતે ઉપયોગી છે અને આ ક્લાઉડ આધારિત ઉકેલો ઉદ્યોગોમાં આવેલી વાસ્તવિક જીવન ઉદ્યોગ 4 0 આઇઆઇઓટીની આવશ્યકતાઓને પૂરી કરવામાં કેવી રીતે મદદ કરે છે આપણે કેટલાક વિશિષ્ટ ઉકેલો જોયા છે જે કેટલાક ઉદ્યોગ વિશિષ્ટ ઉકેલો છે કેટલાક સ્વતંત્ર સોફ્ટવેર કમ્પનીઓ આધારિત ઉકેલો છે અને તે આપણી કેટલીક આવશ્યકતાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે જેથી આ સાથે આપણે અંત લાવીએ છીએ અને આ એવા કેટલાક જુદા જુદા સંદર્ભો છે જો તમને રુચિ હોય તો તમે આ વિવિધ સંદર્ભો વાંચી શકો છો હું સૂચવીશ કે તમે મારા દ્વારા લખાયેલા આ ચોક્કસ પેપર માંથી વાંચશો તેથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સના સંદર્ભમાં ફોગ કમ્પ્યુટિંગ ની અનુકૂળતાનું મૂલ્યાંકન કે જે 2018 માં આઇઇઇઇ ટ્રાન્ઝેક્શન્સના ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પ્રકાશિત થયું હતું અને તેથી બીજા અન્ય પેપરો અને આ એકસાથે તમને 2 તકનીકોની સમજ મેળવવા માટે મદદ કરશે એક ક્લાઉડ છે ક્લાઉડ માટે આઇઆઇઓટી અને એકે નવી આગામી તકનીક ફોગ જે હું હવે પછીનાં વ્યાખ્યાનમાં વધુ ઉડાઈથી ચર્ચા કરીશ તેથી આ બધા સંદર્ભોમાં ફોગ અને ક્લાઉડ એક સાથે તમને વધુ ઉડાણપૂર્વક સમજવામાં મદદ કરશે અને આઇઆઇઓટીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કોઈ પ્રકારનું ક્લાઉડ ફોગ આધારિત ઉકેલો જોઈએ છે આની સાથે આ ખાસ વ્યાખ્યાન આપણે અંત લાવીશું આ તે સંદર્ભો છે જે ત્યાં છે